I હેલો અને આ વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે આ અભ્યાસક્રમ સિક્યોર સિસ્ટમ એંજીન્યરિંગનો ડેમો છે હું આશા રાખું છું કે તમે વર્ચ્યુઅલ બોક્સ ઇન્સ્ટોલ કરી લીધુ હોય અને તેમાં અહીં બતાવ્યા પ્રમાણે ઉબુન્ટુ ચાલે છે આ પ્રથમ ડેમોમાં આપણે મૂળભૂત બાબતો પર ધ્યાન આપીશું કે આપણે જોઈશું કે આ સ્ટેક પ્રોગ્રામમાં કેવી રીતે પ્રસ્તુત થાય છે અને આપણે GDB ટૂલ પણ વાપરીશું જેનો ઉપયોગ આ પ્રોગ્રામોને ડીબગ કરવા માટે કરી શકાય છે પ્રથમ ટર્મિનલ શરૂ કરવું તમે તેને આની જેમ કરી શકો જો તમે વેબસાઇટ પરથી કોડ્સ ડાઉનલોડ કર્યા છે તો NPTEL CODES ડિરેક્ટરી માં નેવિગેટ કરો આ વિડિઓમાં આપણે મોડ્યુલ 0 જોઈશું આ મોડ્યુલમાં કોડ કે જે આપડે આ પ્રસ્તુતિમાં છે તે જોવા જઈ રહ્યાં છે તે શું કરે છે કે તે મેઇન ફંકશન છે અને આ ફંકશન માં પરિમાણો પસાર કરે છે 1 2 અને 3 અને તે આપણે પહેલાનાં વીડિયોમાં જોયું છે કે આ ફંકશન ફક્ત બે બફર ને વ્યાખ્યાયિત કરે છે buffer1 કે જે 5 બાઇટ્સ અને buffer2 કે જે 10 બાઇટ્સનું છે હવે આપણે આ વિડિઓમાં જોશું કે આપણે આ ચોક્કસ પ્રોગ્રામ માટે સ્ટેકનું વિશ્લેષણ કેવી રીતે કરી શકીએ ઠીક છે આપણે સૌ પ્રથમ આ પ્રોગ્રામ માટે એક્ઝેક્યુટેબલ બનાવવાનું છે જે આપડે make ચલાવીને કરીએ છીએ આ make એ Makefile પર નિર્ભર છે અને તે ફક્ત એક સ્ક્રિપ્ટ છે જે શું છે તે વિશેની વિગતોમાં આપણે જઈશું નહીં પરંતુ તે ફક્ત એક સ્ક્રિપ્ટ છે જે gcc ને બોલાવવાનું પ્રતિબદ્ધ કરશે તેના માટે વિવિધ પરિમાણોનો ઉલ્લેખ કરશે અને અંતે અનુરૂપ એક્ઝેક્યુટેબલ મેળવો કેટલાક gcc માટેના પરિમાણો જેવા કે fno stack protector z execstack અને વધુ પછીની વિડિઓમાં આપણે જોઈશું આ ચોક્કસ વિડિઓ માટે ચોક્કસ બે પરિમાણો જોઈશું છે કે M32 અને G છે M32 સૂચવે છે કે એક્ઝિક્યુટેબલ કે જે આ example1ના કિસ્સામાં બનાવવામાં આવી છે તે 32 બીટ એક્ઝિક્યુટેબલ છે અને આ Intel વર્ચ્યુઅલ બોક્સ અથવા Intel મશીન છે એક્ઝેક્યુટેબલ જે જનરેટ થાય છે તે Intel 32 બીટ એક્ઝેક્યુટેબલ છે G વિકલ્પ છે તે ડિબગીંગ પ્રતીકો એક્ઝિક્યુટેબલ માં ઉમેરવાની ખાતરી આપે છે હવે આજે બીજો વિડીઓમાં જોયુ તેમ example1 ફાઈલ એક elf એક્ઝિક્યુટેબલ આપણે આદેશો જોઇ છે જેમ કે readelf H અને આપણે આ ખાસ એક્ઝિક્યુટેબલ મથાળા જોઈ શકી છી અને આપણે અગાઉના વિડિઓમાં જોયું છે કે example1 માટે હેડર મેળવશું આ ઓળખકર્તા 7f 45 4c 46 છે જે ASCII માં elf પરિવર્તિત થાય છે અન્ય નોંધનીય બાબતો એ છે કે Intel 80386 માટે જે સૂચવે છે કે તે 32 બીટ એક્ઝેક્યુટેબલ છે આપણે જોયું છે કે આ એક્ઝેક્યુટેબલ માટેનો પ્રવેશ સ્થાન 0x8048ce0 પર છે અને આપણે સેક્શન હેડર્સ જેવા અન્ય ઘણા પાસાં પણ જોયા છે અન્ય પણ ઉપયોગ કરી શકીએ છીએ Readelf ના ફીચર જેવા કે readelf S વિભાગના મથાળાઓ વિશે વધુ માહિતી મેળવવા માટે વાપરી શકાય છે readelf S example1 તમને વિવિધ વિભાગો વિશે વધુ માહિતી આપશે કે જે આ એક્ઝિક્યુટેબલમાં હાજર છે બીજું મહત્વનું સાધન કે જે આપણે example1 એક્ઝેક્યુટેબલ માટે વધુ વિગતવાર જોવા જઈશું તે આ objdump છે જો હું objdump disassemble all example1ચલાવું તો તેનું આઉટપુટ example1 lst સંગ્રહ કરશે આ ચોક્કસ સાધન example1ને ડિસએસેમ્બલ કરશે અને આ ડિસએસેમ્બલ ફાઈલ example1 lstછે આપણે બીજી ટેબ ખોલી શકીએ અને example1 lst જોઈએ જે આના જેવો દેખાય છે આપણે શોધી શકીએ મેઇન આપણે એનો C કોડ પણ ખોલી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ કે મેઇન આ ફંકશન માટે એક વિનંતી છે જે આ function દ્વારા આવશ્યક રૂપે કરવામાં આવે છે આ સ્થાન 80483ED પર આ ફંકશન કોલ કરવા માટેનો આ મશીન કોડ છે આપણે પહેલાની વિડિઓઝમાં જોયું છે કે પસાર થતા ત્રણ પરિમાણો 1 2 અને 3 ફંક્શન માં સ્ટેક પર આગળ ધકેલવામાં આવે છે તે જમણી બાજુથી પુશ કરવામાં આવે છે જે પુશ 3 2 પુશ અને 1 ને પુશ કરો અહીં આપણે ડિસેંબલે કર્તા જુઓ ફંકશન માં Preamble કે જ્યાં સ્ટેક ફ્રેમ આમાટે બનાવવામાં આવેલ છે ફંકશનના લોકલ વેરિયેબલ ની જગ્યા છે અને અહી ફંકશનનું રિટર્ન છે આ functionમાં3જી ઇન્સટ્રક્શનમાં function આપણે જોઈએ છીએ કે ત્યાં 0x10 છે જે સ્ટેક ફ્રેમ માટે 16 બાઇટ્સ છે આ તે છે કારણ કે લોકલ વેરિએબલ્સ માટેનું કુલ કદ 16 બાઇટ્સ છે આગળનું ટૂલ કે જે આપણે જોઈશું તે સૌથી મહત્વપૂર્ણ છે જેથી તેને gdb GNU Debugger તરીકે ઓળખવામાં આવે છે આ ટૂલનો ઉપયોગ વિવિધ રજિસ્ટર પર નજર રાખવા માટે આ પ્રોગ્રામને ડિબગ કરવા માટે સ્ટેકની સામગ્રીને જોવા કરી શકાય છે આ ટૂલ શરૂ કરવાની રીત gdb ને એક્ઝેક્યુટેબલ example આપવાની છે gdb તમને આ જેવા પ્રોમ્પ્ટ પ્રદાન કરશે અને આ પ્રોમ્પ્ટ દ્વારા તમે લિસ્ટ કમાન્ડ જેવા વિવિધ આદેશો મોકલી શકશો જે આ રીતે સંપૂર્ણ સોર્સકોડને સૂચિબદ્ધ કરશે ઉપરાંત તમે બ્રેક પોઇન્ટ મૂકી શકો છો જેમ કે b લાઇન નંબર 10 પર તેનો અર્થ એ છે કે જ્યાં સુધી બ્રેક પોઇન્ટ 10 એક્ટ લાઇન નંબર 10 પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રોગ્રામ એક્ઝેક્યુટ થશે આનો અર્થ એ થઈ શકે છે કે પ્રોગ્રામ લાઇન નંબર 10 સુધી એક્ઝેક્યુટ કરશે અને તે પછી આગળની કાર્યવાહીની રાહ જોશે તો ચાલો હવે આ પ્રોગ્રામ ચલાવીએ આપણે તેને નામના આદેશથી gdb rચલાવીએ છીએ અને તમે જે જોશો તે છે gdb તમને કહે છે કે લીટી 10 પર બ્રેક પોઇન્ટ 1 પહોંચી ગયું છે આપણે હાજર વિવિધ રજિસ્ટર જોઈ શકીએ છીએ જે gdb info registers eip આદેશથી થઈ શકે જે સ્ટેક પોઇન્ટર રજીસ્ટર માટે વપરાય છે અને ebp જે સ્ટેકમાં ફ્રેમ પોઇન્ટર છે આપણે જોઈએ છીએ કે EIP એક સ્થાન અહીં છે કે 80483e7 છે તેના પર પોઈન્ટ કરે છે હવે જો આપણે આ કોડ જોઈએ તો ખ્યાલ આવે કે eip અહી પોઈન્ટ કરે છે આ ઇન્સટ્રક્શન પર આપણે જોઈએ છીએ કે સ્ટેક પોઇન્ટર 0xffffcf68 સ્થાન પર છે તો આપણે શું કરી શકીએ કે આપણે સ્ટેકનાં સમાવિષ્ટોને પ્રિન્ટ કરાવી શકીએ છીએ gdb x 32x esp અને આ આદેશ શું કરે છે તે છે કે તે આવશ્યકરૂપે મેમરીને કે જે સ્ટેક પોઇન્ટર દ્વારા નિર્ધારિત સ્થાન પર જે આ કિસ્સામાં ffffcf68 છે અને આ 32 અહીંથી સંખ્યાબંધ મેમરી સ્થાનો સૂચવે છે જેને પ્રદર્શિત કરવાની જરૂર છે તેને બતાવે છે અહીંનો બીજો xસ્પષ્ટ કરે છે કે ડિસ્પ્લે હેક્સા ડેસિમલ મૂલ્યોમાં હોવો જોઈએ હવે આપણે જોયું છે કે ત્યાં આ સૂચન નિર્દેશક છે જે આ સ્થાન પરતરફ નિર્દેશ કરે છે પુશ 03 જે હજી સુધી ચલાવવામાં આવ્યું નથી આપણી પાસે સ્ટેક પોઇન્ટર છે જે ffffcf68 લોકેશન તરફ નિર્દેશ કરે છે અને આ કિસ્સામાં બેઝ પોઇન્ટર પણ ffffcf68 છે આ માટેનું કારણ એ છે કે સ્ટેક પોઇન્ટર અહીં move esp to ebp પર છે સ્ટેક પોઇન્ટર હકીકતમાં બેઝ પોઇન્ટરની કોપી કરેલું છે અને તેથી સ્ટેક પોઇન્ટર અને બેઝ પોઇન્ટર એક સરખા છે ડિસમ્બ્લી કે જે objdumpની મદદથી મેળવી તે gdb થી પણ મેળવી શકાય છે આપણે ફક્ત આ આદેશ સ્પષ્ટ કરવાની જરૂર છે gdb disassemble અને તે આપણને તે જ વિગતો આપે છે Gdb તમને વર્તમાન પ્રોગ્રામની વર્તમાન સમયની સ્થિતિ જ્યાં પ્રોગ્રામ કાઉન્ટર હાજર છે તે પણ જણાવે છે હવે આપણે સિંગલ step તરીકે ઓડખતો એક કમાંડ જોઈશું gdb si ટૂંકમાં જ્યારે આપણે સ્પષ્ટ si આપીશું આ કિસ્સામાં એક પુશ અમલ થશે અને આપણે આ જોશું આ ઇન્સટ્રક્શન જે 4a3e7 માં સમાપ્ત થાય છે તે એક્ઝેક્યુટ થઈ છે અને આપણે એ પણ જોઈ શકીએ છીએ કે જો આપણે જ્યારે ફરીથી ડિસએસેમ્બલ કરીશું કે પ્રોગ્રામ કાઉન્ટર અથવા function નિર્દેશક આગળની ઇન્સટ્રક્શન તરફ આગળ વધ્યા છે આપણે સ્ટેક પરની સામગ્રીને ડમ્પ કરીને પણ સ્ટેક પરની અસર જોઈ શકીએ છીએ આપણે આ gdb x 32x esp દ્વારા કર્યું છે અને આપણે જોયું છે કે અહીં એક તફાવત છે 3 ની સામગ્રીને સ્ટેક પર આગળ ધપાવી દેવામાં આવી છે આ જેવી આગલી ઇન્સટ્રક્શન દ્વારા એક પગલું અને આની જેમ વધુ એક function અને પછી સ્ટેકને ફરી જુઓ અને આપણે જોઈએ છીએ કે 1 2 અને 3 બધા પરિમાણોને સ્ટેક પર આગળ ધપાવી દેવામાં આવ્યા છે નિર્દેશક હવે આ કોલ તરફ નિર્દેશ કરે છે આપણે પહેલાનાં વિડિઓમાં જોયું છે કે જ્યારે કોઈ કોલ થાય છે ત્યારે શું થાય છે કે આ ચોક્કસ સરનામું 80483db એ તે જ સમયે નિર્દેશકઇન્સટ્રક્શન પોઈંટર માં ખસેડવામાં આવે છે જે તે પછીના સરનામાંની ઇન્સટ્રક્શન જે 080483f2 છે તે સ્ટેક પર આગળ વધે છે તો ચાલો જોઈએ કે આ એક જ ઇન્સટ્રક્શનથી કેવી રીતે થાય છે તે જોઇયે ઠીક છે આપણે સ્ટેકને ફરીથી જોશું અને આપણે જોશું કે આગળની ઇન્સટ્રક્શન 08483f2 જે રીટર્ન સરનામું છે તે સ્ટેક પર આગળ ધકેલવામાં આવે છે તે જ સમયે જો તમે રજિસ્ટર સમાવિષ્ટો જોવા આપણે જુઓ કે function પોઇન્ટર છે કે EIP એક સ્થાન 80483db જે ફંકશનની શરૂઆત તરફ ઇશારો કરે છે હવે આપણે પહેલાની વિડિઓમાં જોયું છે કે આ ફંકશન તેની પ્રસ્તાવનામાં શરૂઆતમાં શું કરે છે તે તે છે કે તે પાછલા ફ્રેમ પોઇન્ટરને સ્ટેકમાં ધકેલી દે છે તે સ્ટેક પોઇન્ટરને બેઝ પોઇન્ટર પર ખસેડે છે અને પછી આ બાદબાકી ઇન્સટ્રક્શન સ્ટેકમાં ડેટાના 16 બાઇટ્સ ફાળવે છે તો ચાલો આપણે આ 3 ઇન્સટ્રક્શનનો ઉપયોગ કરીને જોઇયે હું ફક્ત ઉલ્લેખ કરી શકું છું gdb si 3 નો જેનો અર્થ છે કે 3 ઇન્સટ્રક્શનઓ ચલાવવી પડશે અને જો હું તેને અહીં ડિસએસેમ્બલ કરું છું તો હું જોઉં છું કે આ 3 ઇન્સટ્રક્શન ebp ને પુશ કરે છે esp ને ebp માંખસેડે અને esp માંથી 16 બાદબાકી કરે છે અને આપણે શું જુઓ કે હવે સ્ટેક ffffcf44 નીચે ગયો છે અને આ માટેનું કારણ આ સબ્ટ્રેક્ટ ઇન્સટ્રક્શન કે જે અનિવાર્યપણે 16 બાઇટ્સ ફાળવણી કરવામાં આવે છે buffer1 અને buffer2 માટે જો હું રજિસ્ટરની સામગ્રી પર ધ્યાન આપું છું gdb info registers eip esp ebp તમે જુઓ કે સ્ટેક પોઇન્ટર અને બેઝ વચ્ચે અંતર છે સ્ટેક પોઇન્ટર અને બેઝ પોઇન્ટર વચ્ચેનો આ ક્ષેત્ર સક્રિય ફ્રેમ છે હવે આ પ્રદેશમાં ffffcf44 અને ffffcf54 વચ્ચે ફંકશન ના લોકલ હશે gdb info locals નો ઉપયોગ કરી આપડે લોકલ ને જોઈ શકીએ આ ફંકશનમાં 2 લોકલ ઉલ્લેખિત છે buffer1 અને buffer બને ના સરનામા નીચે પ્રમાણે જેમ p જે પ્રિન્ટત્યારે GDB P X buffer1 જ્યાં buffer1 થી સરનામું પૂરૂ પાડવામાં આવશે એ જ રીતે બફર 2 નું સરનામું gdb p x buffer2 છે આપણે અહીં જે જોઈએ છીએ તે છે કે buffer1 અને buffer1 2 એ બંને સ્ટેક ફ્રેમની અંદર છે જે બંને સ્ટેક પોઇન્ટર અને બેઝ પોઇન્ટરની અંદર છે હવે ચાલો ફરી ડિસમ્બ્લી જોઈએ છીએ તે એ છે કે ત્યાં 2 ઇન્સટ્રક્શન બાકી છે એક લીવ ઇન્સટ્રક્શન અને પછી રિટર્ન ઇન્સટ્રક્શન લીવ ઇન્સટ્રક્શન અનિવાર્યપણે સ્ટેક ફ્રેમને જૂની ફ્રેમની જેમ પુનર્સ્થાપિત કરે છે કે જે આ કિસ્સામાં મેઇન ફંકશન પુન સ્થાપિત કરવામાં આવે છે અને રિટર્ન ને લીધે main ફંકશન માં પાછા ફરશે તો ચાલો આપણે આ જોઈએ હું એક જ ઇન્સટ્રક્શન 3 કરી શકું જે 3 ઇન્સટ્રક્શન ચલાવવી જોઈએ અને આપણે જોઈએ છીએ તે છે કે એક્ઝેક્યુશન થઈ ગયું છે મેઇન ફંકશનમાં હવે પહેલાની જેમ આપણે પણ આ ખરાઇ કરી શકે છે આપણે વિવિધ રજિસ્ટર જોઈ શકી છીએ અને આપણે જોઈએ છીએ કે ઇન્સટ્રક્શન પોઇન્ટર હવે હકીકત તે ટૂંક સમયમાં કૉલ જે આ જે પછી ફંકશન તરફ ઇશારો છે મેઇન ક્યાંક નિર્દેશખાસ કરીને એડ ફંક્શનઅને આપણે જે જોઈએ છીએ તે સ્ટેક પોઇન્ટર અને બેઝ પોઇન્ટર સ્ટેક આગળ વધ્યું છે હવે આપણે અમલ પૂર્ણ કરી છે અને કારણ કે આપણે પાછા મેઇન ફંકશન માં આવ્યા છિએ જેથી સક્રિય ફ્રેમ હવે મેઇન ફંકશનની છે બધા લોકલ વેરિયબ્લે જો મેઇનમાં હાજર હોય તો પાછા આવશે અને અહીં સક્રિય થશે gdb સોફ્ટવેર એ એક શ્રેષ્ઠ ડિબગીંગ ટૂલ છે જે મુક્તપણે ઉપલબ્ધ છે અને આપણે જે જોયું તે થોડી ઝલક છે gdb ની તમે પણ સર્ચ કરી શકો છો અને અમે પણ એક દસ્તાવેજ છે કે જેમાં GDB ના બધા વિવિધ આદેશો સમાવેશ થાય છે તે શેર કરવા પ્રયત્ન કરીશું તમે વિવિધ વસ્તુઓ GDB સાથે પ્રયાસ કરી શકો છો અને GDBની મદદથી અન્ય ફંકશનસાથે આવા ડિબગીંગ કરવા પ્રયાસ કરજો વિવિધ રજિસ્ટર જુઓ અને જોવો કે સ્ટેક અને અન્ય લોકલ વેરિયબ્લેસ કેવી રીતે જાળવવામાં આવે છે